હવે હું તમને દેશની વર્ચુઅલ રિયાલિટીની એક આર્ટ સુવિધાઓમાંથી એક સ્થિતિમાં લઈ જઈશ અને ત્યાં આ ખાસ પ્રયોગશાળા આઇઆઈટી ખડગપુરના ઔદ્યોગિક અને સિસ્ટમસ એન્જિનિયરિંગ વિભાગના ડિરેક્ટર અને પ્રોફેસર જે મૈતી અને તેમની સાથેનાં અન્ય ઘણા ફેકલ્ટી સભ્યો સહિતના ઓ ના માર્ગદર્શન હેઠળ આ ખાસ પ્રયોગશાળા વિકસાવવામાં આવી છે તેથી હવે હું પ્રોફેસર જે મૈતી જે હાલમાં ઔદ્યોગિક અને સિસ્ટમસ એન્જિનિયરિંગ વિભાગના વડા છે અને આ ખાસ પ્રયોગશાળાના મુખ્ય વિકાસકર્તા ને આ પ્રયોગશાળાને વર્ણવતા થોડા શબ્દો કહેવા વિનંતી કરું છું આભાર પ્રોફેસર મિશ્રા આ પ્રયોગશાળા સલામતી વિશ્લેષણો અને વર્ચ્યુલ રીઆલીટી નો એક ભાગ છે અને પ્રોફેસર પાર્થો પ્રથિમ ચક્રવર્તી અમારા ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ વર્ષ 2016 માં તેની સ્થાપના કરવામાં આવી હતી તે મુખ્યત્વે અકસ્માત સંશોધન અને વર્ચુઅલ પ્રોટોટાઇપિંગ સિમ્યુલેશન સાથેની કલ્પના કરવામાં આવી હતી જેમ કે ઉદ્યોગમાં અકસ્માત સર્જાઇ શકે નહીં અથવા પ્રયોગો કરી શકાતા નથી તેથી અમારું અંતિમ ઉદ્દેશ એ હતું કે આપણી પાસે કોઈ પ્રકારની સુવિધા હોવી જોઈએ કે જ્યાં આપણે ઔદ્યોગિક પ્રણાલીનો વિકાસ કરી શકીએ અને વિવિધ પ્રકારના અકસ્માતો પણ સર્જી શકીએ અને તે હાઇ એન્ડ કમ્પ્યુટિંગ પ્રોજેક્શન સિસ્ટમ ઇમર્સિવ સિસ્ટમથી સજ્જ છે આ પ્રયોગશાળામાં આ બધા સિવાય નેવિગેશન સિસ્ટમને ટ્રેક કરવા માટે અન્ય એસેસરીઝ અથવા સહાયક ઉપકરણો છે અને તેમાં ખાસ કરીને ઔદ્યોગિક IoT ના વિસ્તાર માં ઘણી બધી ઉપયોગીતાઓ છે અને અમે તેમાંથી પસાર થઈ શકીએ છીએ આભાર પ્રોફેસર મૈતી ચાલો હું તમને પ્રથમ શ્રી ક્રાંતિ નો પરિચય કરાવું જે હાલમાં પ્રોફેસર જે મૈતીની દેખરેખ હેઠળ આઈઆઈટી ખડગપુરમાં ઔદ્યોગિક અને સિસ્ટમ વિભાગમાં પીએચડી ના વિદ્યાર્થી છે અને હું ક્રાંતિ તમને ફક્ત પૂછવા માગું છુ કે તમે કૃપા કરીને આ ખાસ પ્રયોગશાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે ખાસ કરીને મુખ્ય ઘટકો કે જે આપણે અહીં ઉપર રાખ્યા છે તેના વિશે સમજાવી શકો અમારી પાસે વિવિધ પ્રકારનાં ટ્રેકિંગ અને હેડ માઉન્ટ થયેલ ડિસ્પ્લે પ્રકારના સાધનો હોય છે કે જેમનો સામાન્ય રીતે વર્ચ્યુલ રીઆલીટીના પ્રયોગો માટે ઉપયોગ કરવામાં આવે છે તેથી અમારી પાસે વિવિધ પ્રકારના ડેટા ગ્લોવ્સ છે તેથી આ ડેટા ગ્લોવ્સ છે જેનો ઉપયોગ તમારા ફિંગર સંબંધિત બધી ગતિઓને કેપ્ચર કરવા માટે બધાને ટ્રેક કરવા માટે થાય છે તેથી આ વિશિષ્ટ ડેટા ગ્લોવ્સમાં 14 સેન્સર છે તેથી તે વપરાશકર્તાની ચળવળ જે પણ કરશે તેનાથી સંબંધિત આંગળીની બધી ગતિ અને કાંડાની જુદી જુદી ગતિઓને સમાન રીતે કેપ્ચર કરશે કયા પ્રકારનાં સેન્સર છે સર પીઝોઇલેક્ટ્રિક સેન્સર આ પીઝોઇલેક્ટ્રિક સેન્સર છે એ જ રીતે અમારી પાસે આ હેન્ડ ટ્રેકર છે તેથી તમારે હમણાં જ આ હાથને માઉન્ટ કરવો પડશે તમારા કાંડા પર હેન્ડ ટ્રેકર છે કે જેથી જ્યારે પણ તમે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ખસેડશો અથવા જ્યારે પણ તમે ચોક્કસ ઓબ્જેક્ટને કબજે કરો છો અને ખસેડશો ત્યારે તમે તે પદાર્થને કયા બળથી કબજે કરી રહ્યા છો તે જણાવે છે તેવી જ રીતે આ ગતિ માટે તમારી પિચ રોલ શું છે તે પણ આ મેળવશે તે સિવાય અમારી પાસે કોઈ ખાસ હેડ ટ્રેકર છે તેથી તે શું કરશે તે હું તમને બતાવીશ HMD સાથેના આ હેડ ટ્રેકરનો ઉપયોગ કેવી રીતે કરવો તે હું તમને બતાવીશ તેથી આ HMDની અંદર HMD નો ઉપયોગ કરતી વખતે તમે ખરેખર કલ્પના કરી શકો છો તેનો અર્થ એ છે કે તમે ખરેખર અનુભવી શકો છો કે તમે તે વાતાવરણની અંદર કેવી રીતે ડૂબેલા છો તેથી જ્યારે પણ તમે તમારા માથાને જુદી જુદી દિશામાં ખસેડી રહ્યા હો ત્યારે તમે તે વાતાવરણમાં ચાલતા હોય તેવું લાગે છે તેથી હેડ ટ્રેકર તમારી મણકાની ગતિવિધિને ટ્રેક કરવામાં તમને મદદ કરશે તેથી આ ઉપકરણો એ વર્ચુઅલ રિયાલિટી માટેનાં મૂળભૂત ઉપકરણો છે તો આ તે મુખ્ય સાધન છે જેની સાથે તમે વર્ચુઅલ રિયાલિટીની ઇમર્સિવનેસ અનુભવી શકો છો જે વર્ચુઅલ વાસ્તવિકતાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તેથી જ્યારે આ વિશિષ્ટ HMD અંદર પહેરતા હો ત્યારે તમે જોઈ શકો છો કે તમે જાણો છો કે તમારે કંઈપણ બહાર જોવાની જરૂર નથી તેથી દરેક બાજુ પર તમે વાતાવરણ જોઈ શકો છો અને અનુભવી શકો છો જ્યારે પણ તમે અંદર ચાલશો ત્યારે તમે તે વાતાવરણમાં ડૂબેલા છો પર્યાવરણ અને તમે તે વાતાવરણની અંદર જાવ છો તેવું અનુભવી શકો છો આ સિવાય આપણી પાસે આઇ ટ્રેકર છે તેથી આનો ઉપયોગ મૂળભૂત પરિસ્થિતિગત જાગૃતિના હેતુ માટે થાય છે હવે તે માર્કેટિંગ સંશોધનમાં ટ્રેન્ડ થઈ રહ્યો છે તેથી જ્યારે પણ તમે આ પહેરો ત્યારે તે તમારી આંખની ગતિઓને પકડી શકે છે અને તે કોઈ ચોક્કસ કમ્પ્યુટરથી કનેક્ટ થઈ જશે તેથી જ્યારે પણ તમારી ગેજ ડિરેક્શન માં છો ત્યારે તમે અનુભવી શકો છો તેથી ખાસ કરીને સલામતી ડોમેનમાં સલામતી ડોમેનમાં જો તમે કાર્ય કરી રહ્યા છો તો પછી એક વ્યક્તિ જો તે એક જોખમી પરિસ્થિતિ અથવા વિવિધ પ્રકારના અકસ્માતનું દૃશ્ય જોઈ રહ્યો હોય તો તમે આપોઆપ શોધી શકો છો કે તે વ્યક્તિ શું જોઈ રહ્યો છે અને જે સૌથી ગંભીર અકસ્માત બનવાનો છે આ તે વર્ચસ્વ છે જે આપણી વર્ચુઅલ રિયાલિટી લેબની અંદર લઈ રહ્યા છે આભાર ક્રાંતિ તેથી તમે વર્ચુઅલ રિયાલિટીના કેટલાક કાર્યક્રમો વિશે વાત કરી શક્યા છો ખાસ કરીને ઔદ્યોગિક સંદર્ભમાં અને ખાસ કરીને લેબને જેમાં રુચિ છે તેમાં તેથી વર્ચુઅલ રિયાલિટી એપ્લિકેશન ખૂબ વ્યાપક છે જેનો ઉપયોગ મુખ્યત્વે ખાણકામ ઉદ્યોગમાં હેલ્થકેર ઉદ્યોગ અને ઉત્પાદન ઉદ્યોગ થાય છે ખાણકામ ઉદ્યોગમાં મૂળભૂત રીતે જ્યારે પણ ભૂગર્ભ કોલસા ખાણિયો કોઈ ખૂબ જટિલ વિસ્તારમાં જતા હોય છે ત્યારે તેનો ઉપયોગ ભૂગર્ભ કોલસા ખાણિયોને તાલીમ આપવા માટે કરવામાં આવે છે આ તે ભૂગર્ભ કોલસાની ખાણની અંદર જે બાબતોનો તેઓ સામનો કરી રહ્યા છે તેનાથી વાકેફ હોવું જોઈએ એ જ રીતે જો કોઈ સર્જન કોઈ ચોક્કસ દર્દીનું ઓપરેશન કરવા જઈ રહ્યું હોય તેથી રિમોટ પ્રકારની શસ્ત્રક્રિયા તમે વર્ચુઅલ રિયાલિટીની મદદથી અને મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગમાં વિવિધ એસેમ્બલી ઓટોમેશન સિમ્યુલેશન અને અકસ્માત સિમ્યુલેશન પ્રકારની વસ્તુ કે જે આપણે મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગમાં કરી શકીએ છીએ તેની મદદથી કરી શકો છો તે સિવાય આપણે આજકાલ ફાયર વર્કર્સ પણ છીએ ફાયર વર્કર્સ ને પણ કટોકટીના સ્થળાંતરની પરિસ્થિતિઓથી કેવી રીતે સામનો કરવો તે વર્ચુઅલ વાસ્તવિકતાની મદદથી તાલીમ આપવામાં આવે છે અદ્ભુત હા તેથી તમે કૃપા કરીને કોઈ પણ પરિસ્થિતિમાં અમને લઈ શકો હા ખાસ કરીને તમારી પાસે જે કંઈક છે તેથી અમે સ્ક્રીન પર જોઈ શકીએ હા તેથી અમે હાલમાં અકસ્માત વિકાસના દૃશ્ય પર કામ કરી રહ્યા છીએ તેથી આપણે દૃશ્યમાં એક ખાસ ફેક્ટરી સિમ્યુલેશન ફેક્ટ વર્કપ્લેસ બનાવ્યું છે જ્યાં આપણને અકસ્માતની કેટલીક પરિસ્થિતિઓનો અનુભવ થાય છે તેથી હું તમને અકસ્માત કામના સ્થળે લઈ જઈ રહ્યો છું હું તમને કાર્યસ્થળમાં લઈ જઈ રહ્યો છું તમે જોઈ શકો છો કે આ એક સંપૂર્ણ કાર્યસ્થળ છે જે આપણે ચોક્કસ સમયગાળામાં વિકસિત કર્યું છે તેથી આપણે આ શું કર્યું તે માટે આપણે આ 3 ડી મોડેલોને કેવી રીતે વિકસિત કરવો તે માટે કેટલાક ચોક્કસ ડેટા એકત્રિત કરવા પડશે તેથી પ્રથમ તબક્કામાં અમે 3 ડી મોડેલ્સ વિકસિત કર્યા તમે તે તમામ 3D મોડેલ્સ જોઈ શકો છો જે સોફ્ટવેરની જેમ સોલીડ વર્ક્સની સહાયથી વિકસિત છે પછી ગૂગલ સ્કેચ અપ પછી માયા આ પ્રકારનું સોફ્ટવેર અમે 3 ડી મોડેલિંગ માટે ઉપયોગમાં લીધું છે પછી 3 ડી મોડેલિંગ પછી અમે ટેક્સચરીંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ટેક્સચરીંગ કેમ કરવું કારણ કે ટેક્સચરીંગ તમને 3ડી મોડેલ્સની વાસ્તવિક અનુભૂતિ આપે છે જે પર્યાવરણમાં હાજર છે કારણ કે વાસ્તવિક વર્ચુઅલ રિયાલિટીની વાસ્તવિકતા આપણે વાસ્તવિક વાતાવરણની નકલ કરવી છે તેથી આપણે ખાસ પ્રકારના ઓબ્જેક્ટ્સ માટે વિશેષ ટેક્સચર આપવું પડશે પછી અમે રમતના એંજિનની મદદથી તમામ પ્રકારનાં અનુકરણો કર્યા જે અવાસ્તવિક એન્જિન છે તેવા તમામ મોડેલો અમે આયાત કર્યા છે પછી અમારી કામગીરી અનુસાર અમારી આવશ્યકતા મુજબ આપણે અકસ્માતનાં વિવિધ પ્રકારનાં બનાવટ બનાવ્યાં છે અને વિવિધ પ્રકારનાં સિમ્યુલેશન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ બનાવ્યાં છે અને પ્રક્રિયાઓ જે આ ચોક્કસ વાતાવરણની અંદર અનુસરવામાં આવે છે તેથી અમે જે કાર્ય કરી રહ્યા છીએ તેનું આ સંપૂર્ણ નિદર્શન છે તેથી ક્રાંતિ મને એ જણાવો કે તે શું છે કે તમે આ ખાસ HMD ની અંદર જોવામાં સમર્થ છો તેથી જો આપણે આ વિશિષ્ટ HMD પહેરીશું તેથી આપણે ડેસ્કટોપ માં સંપૂર્ણ વાતાવરણ બનાવેલ છે ત્યાં બે પ્રકારનાં VR છે તેમાંથી એક તમારા ડિસ્પ્લે બેઝ વીઆર માં આવે છે પ્રોજેક્શન આધારિત VR અને બીજો છે તમારું કમ્પ્યુટર VR ડેસ્કટોપ VR તેથી તમે જે કરી શકો તે એ છે કે તમે આ સંપૂર્ણ વાતાવરણને ડેસ્કટોપ માં સમાંતર જોઈ શકો છો તમે આ સંપૂર્ણ વાતાવરણને VR માં જોઈ શકો છો પરંતુ ડેસ્કટોપ વીઆરમાં તમે તે પ્રક્ષેપણ VR માં નિમજ્જનતા અનુભવી શકતા નથી જેનો તમને અનુભવ થશે તેથી જ્યારે પણ હું આ વિશિષ્ટ HMD પહેરું છું તેથી હું અનુભવું છું કે હું ખાસ કરીને કામ કરી રહ્યો છું ત્યારે હું અનુભવું છું કે હું તે વાતાવરણની અંદર કામ કરી રહ્યો છું તેથી જો હું જુદી જુદી દિશામાં આગળ વધું તો હું જોઈ શકું છું કે આ જુદા જુદા ઉપકરણો હાજર છે આ ચોક્કસ કાર્યસ્થળમાં સુવિધા છે તેથી જો ઓપરેટરને આપવામાં આવે છે જો ઓપરેટર કેટલીક કામગીરી કરશે તો હું ઓપરેટર તરીકે કામ કરીશ તેથી હું વિશિષ્ટ ઓપરેશન નિયુક્ત કાર્ય સ્થળ પર જઈશ અને મારું ઓપરેશન કરીશ તેથી હું મારી જાતે કરી શકું છું અને હું તે વાતાવરણની અંદર કોઈ ખાસ વપરાશકર્તા તરીકે કામ કરીશ તેથી તે મહાન છે તેથી ક્રાંતિનો આભાર અને જેમ આપણે જોયું છે કે વર્ચુઅલ રિયાલિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેથી વધુની જેમ કે HMD વિવિધ VR ચશ્મા અને તેથી વધુ એક અનુકરણ અને વાસ્તવિક દૃશ્ય આવે તે પહેલાં પણ વિવિધ દૃશ્યો જોવા જેવી વિવિધ તાલીમ મેળવવા માટે સક્ષમ છે તેથી ક્રાંતિ કહેતા હતા તેમ ત્યાં જુદા જુદા વિવિધ દૃશ્યો જ્યાં VR એપ્લિકેશન શોધી શકે છે ઉદાહરણ તરીકે ખાણકામના દૃશ્યોની તાલીમ માટે આરોગ્યસંભાળ જ્યાં ડોકટરો અમુક પ્રકારના ડોકટરો કરી શકે છે તે ખરેખર શસ્ત્રક્રિયા કરતા પહેલા જ પ્રેક્ટિસ કરી શકે છે અને તેથી ક્રાંતિનો આભાર તેથી હવે મને પ્રોફેસર મૈતીને પૂછવા દો કે બીજું કંઈ છે જે આપણે અહીં VR સુવિધા વિશે જાણવું જોઈએ હા આ VR સુવિધા એક અનોખી છે અને હું પણ ક્રાંતિનો આભાર માનું છું કે તેણે આ અંગે સારી સમજૂતી આપી છે તેમના ખુલાસામાં ઉમેરવા માટે હું તમને કહેવા માંગુ છું કે અંતિમ VR માટે વિવિધ તબક્કાઓ છે જે મોડેલિંગ અને સિમ્યુલેશન અને ટ્રેકિંગ છે પ્રથમ આપણી પાસે હાઇ એન્ડ સિસ્ટમ કમ્પ્યુટિંગ સિસ્ટમ છે જે મૂળભૂત રીતે પ્રથમ ઇમેજ જનરેશન માટે છે અને જે પ્રોજેક્ટર દ્વારા પ્રોજેકટ કરવામાં આવે છે અથવા પ્રોજેક્ટરનો સમૂહ હાલમાં આપણી પાસે એક સરસ પ્રોજેક્ટર છે તેથી પ્રથમ ઇમેજ જનરેશન છે બીજું ઇમેજ પ્રક્ષેપણ છે અને પછી ત્યાં એકવાર ઉદ્યોગ વાતાવરણ આવે છે અથવા વાસ્તવિક વાતાવરણ આવે છે અને તે ઘટક હોય છે અને પછી કાર્ય કરેલી દરેક બાબતોનું સિંક્રોનાઈઝ થાય છે પછી આખરે વપરાશકર્તા ને કેવી રીતે તે દર્શાવવું તે નક્કી થાય છે તેથી અમારી પાસે ઘણા બધા સાધનો છે જે ક્રાંતિએ તમને પહેલાથી બતાવ્યું છે મુખ્યત્વે હાથના ગ્લોવ્સ પછી હેડ અને હેન્ડ ટ્રેકર અને પછી તે બધી વસ્તુઓનો ઉપયોગ કરીને અને સેન્સર સાથે નેવિગેશન સિસ્ટમ તમે મૂળભૂત રીતે પર્યાવરણમાં ખોવાઈ જશો અને પછી તમે જે કંઇક પૂર્વનિર્ધારિત પ્રોગ્રામ મુજબ કરવા ઇચ્છતા હોવ કે તમે તે ચોક્કસ પ્રકારની વસ્તુઓ કરી શકો છો અને એપ્લિકેશનના દૃષ્ટિકોણથી હું તમને શું કહી શકું છું કે તે ખૂબ જ વિશિષ્ટ છે ખાસ કરીને જો કે અમે આ લેબને અકસ્માત કાર્યાત્મક મોડેલિંગથી શરૂ કરી છે અને સિમ્યુલેશનના દ્રષ્ટિકોણથી અને તે એ કે આ પ્રકારના કામ કોઈપણ પ્રકારના ઉદ્યોગોમાં થઈ શકે છે પરંતુ આ સિવાય ધારો કે ઉત્પાદનના વિકાસના ક્ષેત્રમાં અને ખાસ કરીને ઓપરેશનના દૃષ્ટિકોણથી તબીબી આરોગ્યસંભાળ સિસ્ટમમાં વર્ચુઅલ પ્રોટોટાઇપિંગ પાયલોટ જે મૂળભૂત રીતે વિમાન ચલાવતું હોય છે તે તેના અથવા તેણીના તાલીમના દૃષ્ટિકોણ માટે છે અને હિંસક ગેસ ખાણકામ રાસાયણિક સ્ટીલના ઉત્પાદન જેવા જોખમી સિસ્ટમો અને એવી પણ સિસ્ટમો એટલે કે પાણીની નીચેનો અર્થ થાય છે અથવા સમુદ્રની નીચે કંઈક કામ કરે છે ત્યારે પણ તેથી તે વિશાળ છે અને તે જ હું તમને કહેવા માંગતો હતો અમારી પાસે પહેલેથી જ છે તે માહિતીમાં ઉમેરો કરવા બદલ પ્રોફેસર મૈતીનો ખુબ ખુબ આભાર અને તેથી આપણે જોયું છે કે વર્ચુઅલ વાસ્તવિકતાના ઉપયોગની ઘણી સંભાવના છે તેથી તેનો ઉપયોગ ભૂગર્ભ ખાણકામ માટે વિમાન ચલાવનારા પાઇલટોની તાલીમથી શરૂ થતી વૈવિધ્યસભર એપ્લિકેશન માટે થઈ શકે છે કોલસાની ખાણકામ અથવા અન્ય પ્રકારની ખાણકામ માટે પણ થઇ શકે છે પાણીની અંદરના કામો ઉચ્ચ જોખમી પરિસ્થિતિ મને લાગે છે કે ઉંચાઇએ કામ કરવાની પરિસ્થિતિ છે તેથી અહીં ઘણી વસ્તુઓ કરી શકાય છે અને તેમના તરફથી કે જેમણે ફાયર સેફ્ટી કર્મચારીઓને તાલીમ આપી છે અને એ જ રીતે અને ડ્રાઇવિંગ ખાસ કરીને રોડ ડ્રાઇવિંગ ટ્રેન ડ્રાઇવરો તેથી વર્ચુઅલ રિયાલિટીના ઘણાં વિવિધ પ્રકારનાં એપ્લીકેશન છે અને અત્યાર સુધી ઉદ્યોગના પ્રકાર પર આધારીત વર્ચુઅલ રિયાલિટી વાતાવરણ હોઈ શકે છે જે સમસ્યાનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે તે ચોક્કસ પ્રકારની સમસ્યા માટે આયુક્ત હોય શકે છે અને તેથી તેમાં ઔદ્યોગિક ઉપયોગ માટે ઘણી એપ્લિકેશનો છે ખાસ કરીને ઉદ્યોગ 4 0 ના ક્ષેત્રે ઉદ્યોગ 4 0 અને Iઔદ્યોગિક IoT વર્ચ્યુઅલ રિયાલિટી માટે ઘણી બધી એપ્લિકેશનો છે તેથી આ સાથે હું ફરી એકવાર પ્રોફેસર મૈતી અને શ્રી ક્રાંતિ નો આભાર માનું છું તમારો ખૂબ ખૂબ આભાર ત્યાં બીજા ખૂબ જ આકર્ષક ઉપકરણો છે જે 3ડી લેસર સ્કેનર છે જે VR સુવિધામાં પણ વપરાય છે તેથી આ એક સાધન છે જે તમે તમારી સામે જોઈ શકો છો તેથી હું ક્રાંતિને પૂછવા માંગુ છું અને અવિદેવ તમે પણ કૃપા કરીને આ વિશિષ્ટ સાધન વિશે તે સમજાવી શકશો કે તે કેવી રીતે કાર્ય કરે છે આ ડિજિટાઇઝિંગ ડિવાઇસ છે અમે કહી શકીએ કે 3 ડી લેસર સ્કેનીંગ તે શું કરે છે જો અમારી પાસે કોઈપણ પ્રકારનું 3ડી મોડેલ અથવા કોઈપણ કાર્યસ્થળ અથવા કોઈપણ પ્રકારના વાતાવરણનું 2D ડ્રોઇંગ ન હોય તો તે પર્યાવરણીય માહિતીને કબજે કરે છે તેથી અમે 3 ડી લેસર સ્કેનીંગ દ્વારા ડિજિટાઇઝ્ડ ફોર્મ કેપ્ચર કરીએ છીએ અને અમે સીધા 3ડી મોડેલો અથવા કોઈપણ વર્ગ પ્રકારના મોડેલ મેળવી શકીએ છીએ તેથી તે ખૂબ જ સહેલી વસ્તુ છે જે આપણે તેને કોઈપણ જગ્યાએ મૂકી શકીએ છીએ અને અમે 3ડી ડેટા મેળવી શકીએ છીએ તેથી આ તેનો પ્લસ પોઇન્ટ છે કે કોઈપણ પ્રકારનાં પર્યાવરણ માટેનાં કોઈપણ પ્રકારનાં મોડેલના આ પુનર્જીવન માટે વપરાયેલ છે તેથી વધુમાં હું ઉમેરવા માંગું છું કે જો તમે કોઈ ચોક્કસ સ્થાન પર તમે જટિલ અથવા જટિલ આકારો ધરાવતા હો જેને તમે મોડેલ કરવા માંગો છો તેથી જો તમને તે માટે કેવી રીતે મોડેલ બનાવવું તે માટે યોગ્ય ડેટા પ્રાપ્ત થયો નથી તેથી તમે શું કરી શકો છો કે તમે ફક્ત આ સાધન લો અને તે ચોક્કસ કાર્યસ્થળ પર રાખો તે 500 અથવા 600 600 મીટરની અંતર સુધી સ્કેલ કરશે તેથી તે ચોક્કસ કાર્યસ્થળમાં હાજર બધા વધુ ઘટકોને પોઇન્ટ કલાઉડના રૂપમાં મેળવી શકે છે તેથી આખરે પોઇન્ટ કલાઉડ એવા સોફ્ટવેર દ્વારા કનેક્ટ થશે જે તમને 3D મોડેલ તરીકે આઉટપુટ આપશે તેથી 3ડી મોડેલિંગ સોફટવેરને વધુ સમય આપવા અને 3ડી મોડેલો વિકસાવવાને બદલે અમે સીધા જ તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને અંતિમ ઉત્પાદન તરીકે 3D મોડેલ મેળવી શકીએ છીએ આભાર મૂળભૂત રીતે આપણે કંઈક વાસ્તવિક ઔદ્યોગિક વાતાવરણ બનાવવા માટે VR મોડેલોમાં જે જરૂરી છે તે 3 ડી મોડેલિંગ બનાવવા માટે તેથી અમે ફક્ત 3 ડી મોડેલને ત્રણ પોઇન્ટ કલાઉડ મેળવવા માટે અને પછી સોફ્ટવેર દ્વારા અથવા પ્રોગ્રામ દ્વારા આ સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ 3D વાતાવરણ અને સીધી રીતે તે VR સિસ્ટમનો ઉપયોગ કરો તમે વર્ચુઅલ રિયાલિટી દૃશ્યને બરાબર જોશો તમારો આભાર